નમસ્કાર બધાને અમારા NPTEL ઓનલાઈન પ્રમાણિત એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 અને લેકચર ક્રમાંક 16 માં છીએ આ મોડયુલમાં આપણે કોનીક સેકસન્સ વિશે ભણી રહ્યા છીએ ખાસ કરીને પેરાબોલા કઈ રીતે રચી શકાય તેને લંબ અને સ્પર્શક કઈ રીતે દોરી શકાય તેના વિશે છેલ્લા વર્ગોમાં આપણે પેરાબોલા કઈ રીતે રચી શકાય એ જોયું જ્યારે કોઈ પણ એક સ્લેંટ બાજુને સમાંતર એક ભાગ લઈએ જો આપણે તે રચવા જઈએ એક ભાગ લો પછી આપણે એક પેરાબોલા રચવાની સ્થિતિમાં આવીશું તો છેલ્લા વર્ગોમાં આપણે ફોકસ ડાયરેકરીક્ષ પદ્ધતિ વિશે શીખ્યા કે કઈ રીતે પેરાબોલા રચી શકાય છે અને લંબચોરસ પદ્ધતિ પણ જોઈ આજના વર્ગમાં આપણે સ્પર્શક પદ્ધતિ વિશે શિખીશું ઉદાહરણ તરીકે 70 mm આધાર તલ નું અને આધાર તલના અંત પાસેના સ્પર્શક આધાર તલ પાસે 60 ડિગ્રી બનાવતુ હોય તેવું એક પેરાબોલા કઈ રીતે રચી શકાય છે ચાલો આપણે આ આકૃતિ તરફ જોઈએ અહીંયા આધાર તલની લંબાઈ 70 mm આપેલી છે અને સ્પર્શકો ઉદાહરણ તરીકે કોઈ એક સ્પર્શક C સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે તે જ રીતે બીજું સ્પર્શક જે C પાસે ચાલુ થાય છે તે B સુધી જાય છે આ પણ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે આ કિસ્સામાં માત્ર 70 mm આધાર તલ એ આપેલું છે અને સ્પર્શકો 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે પછી આ શરતો ભૌમિતિક રીતે સંતોષે છે તેવો પેરાબોલા કઈ રીતે રચી શકાય સૌપ્રથમ આપણે ભૌમિતિક રચના માટે શું કરવું પડશે A અને B બિંદુઓ ચિહ્નિત કરો આ બંને બિંદુઓ 70 mm એકબીજાથી દૂર છે તો આ 70 mm દૂર છે પછી A થી કોણમાપક નો ઉપયોગ કરો એક લીટી A 60 ડિગ્રી બનાવતી હોય તેવી દોરો તે જ રીતે B થી બીજી એક લીટી દોરો જે પહેલી લીટીને C બિંદુ પાસે જોડે છે અને B થી પણ તે 60 ડિગ્રી બનાવે છે એકવાર તે થઈ જાય છે પછી A થી C ને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચો સમાન સંખ્યાના ભાગો જેવા કે 123 થી 9 તો 10 સમાન ભાગો આપણે આ બાજુ રચવા જઈશું તે જ રીતે C થી B પણ 10 સમાન ભાગો આપણે રચીશું રચના બાદ આ બિંદુઓને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ચિહ્નિત કરીશું 1234 અને તેમ 9 ની રીતે પછી 1 ચાલુ થાય છે 2345 થી 9 તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આપણે સમાન સંખ્યાના ભાગો બનાવીએ છીએ જ્યારે આ લીટીઓ ઉદાહરણ તરીકે ચાલો આપણને આ લેવા દો પ્રથમ બિંદુને એક લીટી વડે જોડો તે જ રીતે બીજું બિંદુ અને બીજું બિંદુને એક લીટી વડે જોડો ત્રીજું થી ત્રીજું બિંદુ તે જ રીતે 6 થી 6 બિંદુ ચાલો આપણે તેને જોડીએ ત્યારબાદ એક સરળ વક્ર જોડો જે આ બધી લીટીઓમાંથી પસાર થાય છે તો આ વક્ર કોઈક સંદર્ભમાં આ વક્રને સ્પર્શક છે આ એક રીત દ્વારા આપણે સ્પર્શક પદ્ધતિથી પેરાબોલા રચીએ છીએ જો આપણી પાસે વધારે સંખ્યામાં બિંદુઓ હોય તો તે ખૂબ જ સરળ વક્ર બનશે ચાલો આપણે તે કાગળ પર કરીએ સૌપ્રથમ આપણે 70 mm નો આધાર તલ રચવો પડશે ચાલો આપણે તે આધાર તલ આ કાગળ પર દોરીએ 70 mm ચિહ્નિત કરો આ બિંદુઓને A અને B નામ આપો આ બિંદુઓ છે ત્યારબાદ 60 ડિગ્રી આપણે A સાથે બનાવવી પડશે સ્પર્શકો 60 ડિગ્રી બનાવે છે તેઓને A થી ઉપર જોડો જેથી આ બધા બિંદુ C પાસે છેદે હવે વલણ કોણ નો ઉપયોગ કરીને સમાન સંખ્યાના ભાગો બંને બાજુએ બનાવો લીટીને વહેંચો તે A થી C ચાલુ થઈ શકે છે અથવા તે C થી A પણ હોય શકે છે તે તદ્દન બરાબર છે 123456789 અને 10 હવે આ બિંદુઓને જોડો હવે આપણે રોલર માપપટ્ટીનો ઉપયોગ કરીને તે આની સમાંતર પસાર કરી શકીએ છીએ તો આપણે આ બિંદુઓને ચિહ્નિત કરી શકીએ તો આપણે આંકડાઓ કે જે બનાવવા જઈશું તે 123456789 બિંદુઓ છે એ જ રીતે આ લીટી CB ને પણ વહેંચો 123456789 અને 10 એકવાર તે થઈ જાય છે ત્યારબાદ આ 10 ને B સાથે જોડો અને આપણી રોલર માપપટ્ટીને આ બિંદુઓમાંથી કાળજીપૂર્વક ખસેડો એકવાર તે થઈ જાય ચાલો આપણને આ બિન્દુઓને 1234 અને છેલ્લે સુધી 56 આ 7 મુ બિંદુ 8મુ 9મુ હવે આપણે 1 ને 1 સાથે જોડવું પડશે તે જ રીતે 2 સાથે પછી 3 તે જ રીતે 45 વધારે સંખ્યામાં બિંદુઓ હશે તો તે સરળ વક્ર હશે પછી 8 અને 9 તો પહેલેથી જ આપણી પાસે તે પરિવર્તિત ભાગ છે એક સરળ વક્ર આ લીટીઓમાંથી પસાર થાય છે આપણે તેને રચવું પડશે તો આ એક પેરાબોલા રચવાની રીત છે જો આપણે આ રચિત લીટીઓને ચિહ્નિત કરવા ઈચ્છતા હોઈએ તો આ ઊભી લીટીઓને નીચે ખેંચો અને 70 વડે ચિહ્નિત કરો અને બીજી રુચિ એ 60 ડિગ્રી છે હવે ચાલો આપણે દોરેલા પેરાબોલાને લંબ રચીએ અને આ લંબ અને સ્પર્શક રચવા માટેની ઓર્ડિનેટ પદ્ધતિ તરીકે પ્રખ્યાત છે વધારેમાં સૌપ્રથમ આપણે C થી એક ઊભી લીટી દોરવી પડશે C થી K એક ઊભી લીટી દોરો છેદબિંદુ એ પેરાબોલાનું શિરોબિંદુ છે ચાલો તેને V નામ આપીએ ત્યારબાદ જો આપણે P બિંદુ પાસે લંબ દોરવામાં રસપ્રદ હોઈએ તો ચાલો આ બિંદુ P ધ્યાનમાં લઈએ અહીંયા આપણે આ દિશામાં કંઈક લંબ જેવું રચવા માંગીએ છીએ તે કરવા માટે સૌપ્રથમ શિરોબિંદુથી 20 એકમો નીચે જાઓ છેદબિંદુ P સ્થિત કરો અને ઉભી લીટી C થી K પર બીજુ બિંદુ S સ્થિત કરો તો સૌપ્રથમ આપણે P અને S સ્થિત કરવા પડશે ત્યારબાદ V થી S નું અંતર માપો V થી S અંતર જે પણ કંઈ હોય તે માપો કંપાસ નો ઉપયોગ કરીને V થી T પણ સ્થિત કરો તો આ બિંદુ T શોધો ત્યારબાદ બિંદુ T થી P ને જોડતી એક લીટી દોરો જો આપણે આ લીટીને લંબાવીએ છીએ તો આપણે તેને સ્પર્શક લીટી તરીકે બોલાવીએ છીએ એકવાર સ્પર્શક લીટી ત્યાં છે પછી આપણે સરળતાથી તે બિંદુમાંથી 90 ડિગ્રીએ લંબ પસાર થતો રચી શકીએ છીએ આ ખૂણો 90 હોવો જોઈએ અને આ લંબ લીટી છે અને આ સ્પર્શક લીટી છે ચાલો તેને પગલાંથી પગલા રચીએ ચાલો આપણે આ કાગળ પર જોઈએ આપણે પહેલેથી આ પેરાબોલા રચી લીધેલું છે હવે એક બિંદુ સ્થિત કરો ઉદાહરણ તરીકે આ એક ચાલો આ બિંદુ અહીંયા આપણે સ્થિત કરીએ આપણે સ્પર્શક અને લંબ રચવામાં રસપ્રદ છીએ હવે પહેલું પગલું એ છે કે આપણે C થી K સુધી એક ઊભી લીટી રચવી પડશે આપણે લંબદ્વિભાજક નો ઉપયોગ કરી શકીએ છીએ કે જેથી આપણે જોડવાની સ્થિતિમાં આવીશું અથવા કોઈપણ રીતે આધાર તલ એ 70 mm છે તો આપણે વક્ર પર 35 mm સ્થિત કરી શકીએ છીએ અહીંયાથી અહીંયા સુધી 35 આ એક હવે બિંદુઓ C અને K ને જોડો ચાલો આ બિંદુને K નામ આપીએ અને છેદબિંદુને V તરીકે બોલાવીએ હવે V નીચે આપણે 20 mm જવું પડશે જ્યાં આપણે એક આડી લીટી દોરીશું બિંદુથી 20 mm નીચે તો જો હું તે રચવા જાવ તો તે બિંદુ અહીંયા કંઈક આવશે જો આ બિંદુ છે કે જ્યાં આપણે રચવા માંગીએ છીએ તો આપણે ત્યાં એક આડી લીટી દોરવી પડશે તો જો તે 20 mm હોય તો આ બિંદુ સ્થિત કરો આ બિંદુ જેને આપણે S તરીકે અને આ બિંદુને આપણે P તરીકે બોલાવીએ છીએ બીજો મુદ્દો એ છે કે આપણે કંપાસનો ઉપયોગ કરીને VS બરાબર TS ચિહ્નિત કરવું પડશે V તો આ બિંદુને T tતરીકે સ્થિત કરો હવે T અને P બિંદુઓને જોડો તો ચાલો મને આપણી પેનનો ઉપયોગ કરવા દો આ સ્પર્શક લીટી છે અને લંબ એ 90 ડિગ્રીએ બિંદુ P માંથી પસાર થાય છે તો 90 ડિગ્રી સ્થિત કરો P ને લીટી સાથે જોડો અને ત્યારબાદ તેને ઘાટું કરો તો આ લંબ છે તો એક સ્પર્શક અને લંબ કોઈ આ રીતે રચી શકે છે જો કોઈ બિંદુ P અહીંયા કંઈક આપણે રચવા માંગતા હોઈએ તો સૌપ્રથમ આપણે એક આડી લીટી દોરવી પડશે આ આડી લીટી છે ચાલો આપણે તેને S બોલાવીએ સમાન લંબાઈનો ઉપયોગ કરીને S થી V માપીએ બીજું બિંદુ T ચિહ્નિત કરો T જોડો અને આ નવું બિંદુ છે ચાલો હવે આપણે ડાયરેક્ટરીક્ષ અને કેન્દ્ર શોધીએ આ પેરાબોલાની રચના માટે આપણે આધાર તલ અને સ્પર્શકોનો ઉપયોગ કર્યો અને આપણે પેરાબોલા રચવાની સ્થિતિમાં આવીએ છીએ પછી કોઈપણ આપેલા બિંદુ પાસે જો આપણે પેરાબોલા અને લંબ રચવામાં રસપ્રદ હોઈએ તો આપણે આગળ જઈએ છીએ અને આ TV ના બરાબર VS માપીએ છીએ અને તેના આધારે આપણે તેને રચીએ છીએ હવે ડાયરેક્ટરીક્ષને કઈ રીતે રચી શકાય કે જે પેરાબોલા બનાવે છે અને કઈ જગ્યાએ કેન્દ્ર સ્થિત થયેલું હશે પેરાબોલા રચ્યા બાદ PQ લીટી દોરો તો P માંથી પસાર થતી હોય તેવી ઊભી લીટી દોરો આ બિંદુ P છે અને આ લીટી PQ એ હંમેશા CK લીટીને સમાંતર હશે આ રીતે કોઈ તેને રચી શકે છે પછી આપણે કેન્દ્ર બિંદુને સ્થિત કરવું પડશે કેન્દ્ર બિંદુ F એ રીતે કે જેથી ∠Q P ∠Q P F એ બંને ∠Q P T અને ∠T P F દ્વારા બે સમાન ભાગોમાં વહેંચાય આ રીતે કોઈ કેન્દ્ર બિંદુને સ્થિત કરી શકે છે તો આપણી પાસે પહેલેથી જ આપેલા બિંદુ પાસે સ્પર્શક છે અહીંયા આપણે પહેલેથી જ સ્પર્શકો રચી લીધેલા છે તો સૌપ્રથમ એક ઊભી લીટી દોરો આ ખૂણો માપો એક ખૂણાથી કેન્દ્ર બિંદુ તરફ બીજો ખૂણો બનાવો જો તે સીધી રીતે માપી શકાય તેમ હોય તો આપણે તેનો ઉપયોગ કરવાની સ્થિતિમાં આવીશું નહીંતર કોણ દ્વિભાજક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ કેન્દ્ર બિંદુ F ને સ્થિત કરીશું તો ચાલો આપણને તે પગલાંથી પગલાં કરવા દો ચાલો આપણે તેને આપણા કાગળ પર ચાલુ કરીએ ઉદાહરણ તરીકે અહીંયા આપણે પહેલેથી જ બિંદુ P માંથી પસાર થતી સ્પર્શક લીટી રચેલી છે હવે આપણે આ P માંથી એક ઊભી લીટી દોરવી પડશે તો આપણા કોણમાપકનો ઉપયોગ કરો અથવા સેટ સ્કવેર નો કદાચ ઉપયોગ કરીને એક લીટી દોરો આ બિંદુને Q તરીકે કંઈક સ્થિત કરો તો એક ઊભી લીટી Q ની દિશામાં આપણે સૌપ્રથમ દોરવી પડશે અને બિંદુ P આપણે પહેલેથી જ સ્થિત કરી લીધેલું છે આ ∠Q P T એ કેન્દ્ર બિંદુને સ્થિત કરવા માટે અહીંયા કંઈક સમાન ખૂણો બનાવતું હોવો જોઈએ જો તે કંઈક કોણ દ્વિભાજક જેવું હોય તો આપણે આ રીતે તેને રચી શકીએ છીએ જુઓ ત્યાં એક બિંદુ P છે જો ત્યાં એક લીટી છે તો સૌપ્રથમ સમાન ત્રિજ્યા સાથે બે ચાપો બનાવો અહીંયાથી એક વધારે ચાપ બનાવો અને અહીંયાથી બીજી એક ચાપ બનાવો બંનેને જોડો જોકે આ સમસ્યામાં આપણી પાસે શું છે આપણી પાસે આ લીટી છે જો હું તે આ રાખું તો તે Q છે બિંદુ P અને T આપણે જાણીએ છીએ હવે સવાલ એ છે કે આ લીટી F ને તે જગ્યાએ કઈ રીતે શોધી શકાય સૌપ્રથમ ખૂણો A બનાવો ત્યાંથી Q માંથી એક ચાપ બનાવવાનો પ્રયત્ન કરો તો ઉદાહરણ તરીકે જો આપણે તેને ઉકેલવા માગતા હોઈએ કે F લીટી ક્યાં છે અથવા આ ચાપ કઈ જગ્યાએ જાય છે તો સૌપ્રથમ બિંદુ P એ જાણીતું છે Q સ્થિત કરો અને તે આ લીટીમાંથી પસાર થવું જ જોઈએ તો એ રીતે અર્ધવર્તુળ બનાવો અથવા તો વર્તુળ બનાવો પછી આ Q થી એક ચાપને તે રીતે ચિહ્નિત કરો કારણ કે આપણે F વિશે કંઇ જાણતા નથી કે તે કઈ જગ્યાએ છેદશે આપણે એ કરવા જઇશું કે T બિંદુ આપણને પહેલેથી જ ખબર છે બિંદુ T થી એક કાપ મૂકો તો એકવાર આપણે કાપ મૂકીએ છીએ ત્યારબાદ આપણી પાસે તેના જેવું કોઈ એક બિંદુ હશે અને આ બંને લીટીઓને જોડો તે જ પદ્ધતિનો આપણે અહીંયા સમાન કોણ વિભાજક રચવા માટે ઉપયોગ કરીશું P થી સૌપ્રથમ અહીંયા એક બિંદુ ચિહ્નિત કરો અને તે આ લીટીઓને અહીંયા કંઈક છેદશે તો એક વર્તુળ દોરો તે આ બિંદુ Q પાસે છેદશે વધારામાં બિંદુ કે જેમાં આપણને રસ છે તે બિંદુમાંથી આ સ્પર્શક લીટી પસાર થાય છે તો એક ચાપ બનાવો કે છે T માંથી પસાર થતી હોય તો આપણે અહીંયા શું રચ્યું P થી કોઈ ત્રિજ્યા ચિહ્નિત કરો એકવાર ત્યાં ત્રિજ્યા છે પછી તે બિંદુથી એક ચાપ ચિહ્નિત કરો તે બિંદુ T થી થઈને આ રીતે જાય છે T બિંદુથી તે રીતે પસાર કરો એકવાર તે થઈ જાય છે પછી બિંદુ T આપણને ખબર છે તો તે બિંદુને સ્થિત કરો તે બિંદુને પહેલેથી જ રચેલા વર્તુળ સાથે છેદો તો આ છેદ બિંદુ અહીંયા છે તો આ કેન્દ્ર બિંદુ હોવું જોઈએ હવે બિંદુ P અને બિંદુ F ને જોડો આ રીતે આપણે કેન્દ્ર બિંદુ રચીએ છીએ એકવાર કેન્દ્ર રચાય જાય ત્યારબાદ ડાયરેક્ટરિક્ષ શોધવી એ સરળ છે કારણ કે પેરાબોલા માટે ઉત્કેન્દ્રતા 1 છે તો F થી V નું જે પણ કઈ અંતર હોય તે જ અંતર V થી પેલા બિંદુ સુધીનું આપણે મેળવીશું તો ચાલો આપણે આ બિંદુને O તરીકે બોલાવીએ હવે રોલર માપપટ્ટીનો ઉપયોગ કરો સમાંતર રીતે ખસો ટપકાવાળી લીટી દોરો તો આ પેરાબોલા માટે આ ડાયરેકરીક્ષ છે કેન્દ્ર બિંદુ F છે અને કોઈ પણ બિંદુ P છે આ રીતે આપણે કેન્દ્ર બિંદુ અને ડાયરેક્ટરિક્ષ આપેલા પેરાબોલા માટે રચીએ છીએ આગળના વર્ગમાં આપણે હાયપરબોલા કઈ રીતે રચી શકાય છે તેના વિશે શીખીશું ખાસ કરીને ડાયરેકરીક્ષ અને ઉત્કેન્દ્રતા નો ઉપયોગ કરીને તમારા બધાનો ખૂબ આભાર